મૂળભૂત એન્ટેના પરિમાણો પરના આ વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે છેલ્લા વર્ગમાં આપણે રેડિયેશન પેટર્ન જોયું છે હું તમને ફરીથી કહું છું કે દૂરના ક્ષેત્રમાં રેડિયેશન પેટર્ન ફક્ત રેડિયેશન પેટર્ન સ્થિર થાય છે તેથી હંમેશા કિરણોત્સર્ગ પેટર્ન ફક્ત દૂરના ક્ષેત્રમાં જ લેવો જોઈએ તેથી તમે ખરેખર માપી શકો છો જો તમે કોઈ શક્તિ ચકાસણી કરો છો અને દૂરના ક્ષેત્રના અંતરે કોઈપણ અનુકૂળ અંતર લો અને તે કોણીય રૂપે અલગ અલગ હોય તો કાં તો અઝીમથ અથવા એલિવેશન અને પાવર પ્લોટ કરે છે તમે પાવર પ્લોટ જોશો તે 2 D પાવર પેટર્ન પ્લેનમાં હશે ખૂણો બદલો કે જેનો અર્થ છે કે જો તમે પહેલાથી એલિવેશન વેરિએશન લઈ લીધું છે તો એઝિમુથ વેરિએશન તેને વ્યાખ્યા અનુસાર મૂકો તે ઇ પ્લેન એચ પ્લેન અથવા ફાઈ પ્લેન થેટા પ્લેન છે તેમાંથી કોઈ પણ છે હવે હંમેશાં તમે જોશો કે જો મારી પાસે સામાન્ય રીતે પેટર્ન હોય તો અમે તેને ધ્રુવીય પદ્ધતિમાં કરીએ છીએ અને કિરણોત્સર્ગની તીવ્રતા તે સ્પષ્ટ છે કે અહીં કિરણોત્સર્ગ થઈ રહ્યો છે મહત્તમ અહીં થઈ રહ્યું છે તે ધીરે ધીરે ઘટી રહ્યું છે પરંતુ ફરી તમે જોશો કે અહીં તુલનાત્મક રીતે ખૂબ જ બિન રેડિએટીંગ ઝોન છે તેનો અર્થ એ કે આ ખૂણામાં કોઈ વિકિરણ નથી ફરીથી કિરણોત્સર્ગ લાત મારી રહ્યો છે ફરીથી કોઈ કિરણોત્સર્ગ નથી તેથી રેડિયેશન પેટર્ન સામાન્ય રીતે વિવિધ લોબ્સમાં તૂટી જાય છે તેથી અમે રેડિયેશન લોબને પ્રમાણમાં નબળા કિરણોત્સર્ગની તીવ્રતાના ક્ષેત્ર દ્વારા બંધાયેલ રેડિયેશન પેટર્નના ભાગ રૂપે વ્યાખ્યાયિત કરીએ છીએ રેડિયેશન લોબ્સ વચ્ચે ત્યાં નબળા કિરણોત્સર્ગની તીવ્રતાના પ્રદેશો છે હવે તેમાંથી ત્યાં એક મુખ્ય લોબ છે રેડિયેશન લોબ્સમાં ત્યાં એક મુખ્ય લોબ છે મુખ્ય લોબ શું છે મુખ્ય લોબ એ રેડિયેશન લોબ છે જેમાં મહત્તમ રેડિયેશન દિશા હોય છે આ કિસ્સામાં તમે જુઓ છો કે આ મહત્તમ કિરણોત્સર્ગ દિશા છે તેથી આ એક મુખ્ય લોબ છે અન્યમાં કિરણોત્સર્ગની મહત્તમ દિશા શામેલ નથી તેથી ફક્ત સામાન્ય રીતે એક મુખ્ય લોબ હોય છે હવે મામૂલી લોબ એટલે શું મુખ્ય લોબ સિવાય કોઈપણ લોબને નાના લોબ કહેવામાં આવે છે તેથી કોઈપણ લોબ કે જેમાં કિરણોત્સર્ગની મહત્તમ દિશા શામેલ નથી તેને નાના લોબ કહેવામાં આવે છે હવે ત્યાં બાજુ લોબ્સ છે આમાંના કેટલાક સાઇડ લોબ્સ છે જેમ કે આ બાજુ લોબ છે સાઇડ લોબ એટલે શું સામાન્ય રીતે અકારણ દિશામાં લોબ હું ઇચ્છું છું કે મારું એન્ટેના ફક્ત આ ઝોનમાં ફેલાયેલું હોવું જોઈએ પરંતુ દેખીતી રીતે તે અહીં પણ ફેલાય છે તેથી કોઈપણ દખલ જે તેમાંથી આવશે તે જ તેને પ્રાપ્ત કરશે તેથી તે એક અજાણતાં છે તેથી જ્યાં હું મારા રેડિયેશનને મૂકવા માંગતો નથી જેને સાઇડ લોબ્સ કહેવામાં આવે છે તેથી આ કદાચ સાઇડ લોબ છે આ સાઇડ લોબ હોઈ શકે છે નહીં પણ જો તમે અહીં મૂકવા માંગતા હો કારણ કે આજકાલ તે એપ્લિકેશનો આવી રહી છે કે મને આ દિશામાં કેટલાક કિરણોત્સર્ગ જોઈએ છે પણ હું તે દિશાને આવરી લેવા માંગુ છું તેથી તે કિસ્સામાં આ એક બાજુનું લોબ નહીં હોય પરંતુ જો તે અજાણતાં દિશા છે તો પછી આ બાજુની બાજુ છે તેથી હું સાઈડ લોબ લખીશ જે એક અજાણતાં કિરણોત્સર્ગ છે એ જ રીતે ત્યાં બીજો શબ્દ છે જેને બેક લોબ કહે છે હવે અહીં મારે કહેવું જોઈએ કે સાઇડ લોબ્સમાં સામાન્ય રીતે આપણે સાઇડ લોબ્સ કહીએ છીએ લોબ્સ જે અજાણતાં હોય છે અને તે જ ગોળાર્ધમાં પણ મુખ્ય લોબ જેવા હોય છે તેથી આ પરંતુ માનો કે આને સામાન્ય રીતે આ કહેવાતું નથી જેને બાજુ લોબ કહેવામાં આવતું નથી જેને પાછું લોબ કહેવામાં આવે છે બેક લોબ્સ એ લોબ્સ છે જે મુખ્ય લોબની વિરુદ્ધ ગોળાર્ધમાં હોય છે વિપરીત ગોળાર્ધમાં કબજો કરે છે મુખ્ય લોબની વિરુદ્ધ ગોળાર્ધને પાછલા લોબ કહે છે તેથી રેડિયેશન પેટર્નથી આપણે વિઝ્યુઅલ અંદાજ આપીએ છીએ કે વિકિરણ કેવી દિશામાં કિરણોત્સર્ગ થઈ રહ્યું છે પરંતુ આપણે કેટલાક પ્રમાણસર પગલાં જોઈએ છીએ તેથી જો આ બીમ છે અને તમે જોશો કે જો આ મુખ્ય લોબ છે તો આ મહત્તમ રેડિયેશનની દિશા છે રેડિયેશન ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે અને અહીં તે શૂન્ય પર આવી રહ્યું છે હવે બીમની પહોળાઈ કેટલી છે કારણ કે તે જથ્થો છે તો આપણે શું શોધી શકીએ કે અહીં મહત્તમ શક્તિ શું છે ચાલો આપણે Pmax કહીએ અને શોધીએ જો આ આ પ્રકારનું સપ્રમાણતા છે તો Pmax બાય 2 શું છે અને પોઈન્ટ જ્યાં Pmax આવ્યું છે શક્તિ અડધી છે અને આ બે દિશાઓ વચ્ચે કોણીય અંતર શોધો તેથી આને બીમની પહોળાઈ કહેવામાં આવે છે આ ખૂણો થિટા b તેથી થીટા b સામાન્ય રીતે તમે જોશો કે પાવર અડધી છે કે જે ખરેખર 3 ડીબી છે તેથી સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે 3 dB બીમની પહોળાઈ આ હશે પેટર્નથી આપણે શોધી શકીએ કે આ 3 dB બીમ પહોળાઈ છે જો પાવરને બદલે અમે ક્ષેત્રો નો પ્લોટ દોરી શકીએ છીએ તેથી જો હું કોઈ ક્ષેત્ર નો પ્લોટ દોરું છું અને તેને આની જેમ મુખ્ય લોબ મળી ગયું છે તો તે કિસ્સામાં આ મહત્તમ ક્ષેત્ર છે અને પછી અમે બે પોઇન્ટ શોધીએ છીએ એક Emax બાય રુટ 2 છે તમે જાણો છો કે ક્ષેત્રો માટે આપણી પાસે આ રુટ 2 છે તેથી આ ખૂણો એ 3 dB બીમની પહોળાઈ છે તેથી ક્યાં તો ફીલ્ડ પેટર્નમાંથી અથવા પાવર પેટર્નમાંથી તમે 3 ડીબી બીમની પહોળાઈને પ્રમાણ આપી શકો છો તેથી આપણે પાછા જઈ શકીએ છીએ અને જો આપણે પહેલાથી જોયેલા કરંટ એલીમેન્ટની E પ્લેન પેટર્ન જોઈએ તો જેમ મેં પહેલાથી કહ્યું હતું કે કરંટ એલિમેન્ટનો અર્થ એ છે કે થેટા પ્લેનમાં કેવી રીતે તે બદલાય છે તેથી આપણે પહેલેથી જ જોયું છે કે તે સાઈન સ્ક્વેર થેટા પેટર્ન હતી તેથી આ મહત્તમ છે જો કે મારો ડ્રોઇંગ તેના જેવા ન દેખાઈ શકે અને અહીં આ મહત્તમ છે જે અહીં Sav હતું જે આપણે પ્લોટ દોરી રહ્યા છીએ રેડિયેશન તીવ્રતા વેક્ટર છે તેથી અહીં હું અહીં Sav બાય 2 શોધું છું તેથી આપણે જાણીએ છીએ કે આ સાઈન સ્ક્વેર થેટા બદલાય છે તેથી કયા ખૂણા પર સાઈન સ્ક્વેર થીટા આ મૂલ્યનો અડધો ભાગ હશે તેનો અર્થ સાઈન સ્ક્વેર થેટા અર્ધનો અર્થ સાઈન થેટા 1 બાય રૂટ 2 છે તેથી આ 45 ડિગ્રી છે આ પણ 45 ડિગ્રી હશે તેથી હું કહી શકું છું કે કરંટ એલિમેન્ટ માટે થેટા 3 ડીબી 90 ડિગ્રી હશે તેથી ઇ પ્લેનમાં બીમની પહોળાઈ 90 ડિગ્રી છે અને કરંટ એલિમેન્ટના H પ્લેનમાં બેન્ડવિડ્થ શું હશે H પ્લેન એટલે કરંટ એલિમેન્ટની આ H પ્લેન પેટર્ન હતી તેથી ખરેખર ત્યાં કોઈ મહત્તમ નથી અથવા બધા પોઇન્ટ મહત્તમ છે તેથી અહીં કોઈ બીમની પહોળાઈ નિર્ધારિત કરી શકાતી નથી તેથી જો તમારી પાસે થોડો તફાવત છે તો માત્ર તમે બીમની પહોળાઈને વ્યાખ્યાયિત કરી શકો છો તેથી આ આપણે કહ્યું છે તે રેડિયેશન પેટર્ન છે તેથી અહીંથી આગળનો ખ્યાલ આગળ આપણે બીજું પરિમાણ જોશું એન્ટેનાનું ખૂબ મહત્વનું પરિમાણ જેને ડાયરેક્ટિવિટી કહે છે તમે બધાએ આ સાંભળ્યું હશે આ ખરેખર આપણે રેડિયેશન પેટર્નમાંથી છીએ જે આપણે દૃષ્ટિથી મેળવીએ છીએ પરંતુ જો આપણે તે દિશાને દરેક દિશામાં દરેક દિશામાં કેટલી શક્તિ વહી રહી છે તે નક્કી કરવા માંગતા હો બીમની પહોળાઈ અમને આ ઝોનમાં એક કિરણોત્સર્ગ સારી માત્રામાં છે તેનો ખ્યાલ આપે છે પરંતુ જો દરેક દિશામાં કેટલી પાવર ચાલે છે તે શોધવા માંગતા હો તેનો અર્થ એ છે કે મુખ્ય લોબમાં જ નહીં બાજુના લોબમાં બધે જ શક્તિનો કોણીય વિતરણ થાય છે તેથી આપણે આ કન્સેપ્ટ ડાયરેક્ટિવિટીમાંથી મેળવી શકીએ છીએ ખરેખર આ એન્ટેનાના ડાયરેક્ટિવ પ્રકૃતિનું લક્ષણ છે કારણ કે હું શરૂઆતથી કહી રહ્યો છું એન્ટેનાના બે હેતુ છે એક તે મુક્ત જગ્યા સાથે પાવર ટ્રાન્સફર ઇમ્પેડંસ મેચિંગ છે બીજું કિરણોત્સર્ગને નિર્દેશિત કરી રહ્યું છે જે તેને કોઈ ખાસ દિશામાં કેન્દ્રિત કરે છે તેથી ધ્યાન કેન્દ્રિત કરતું ભાગ આ પરિમાણના નિર્દેશન દ્વારા માપવામાં આવે છે તેથી ખરેખર તીવ્રતાની વિવિધતા અવકાશમાં દિશા સાથેની તીવ્રતાના વિવિધતાને ડાયરેક્ટિવિટી દ્વારા વર્ણવવામાં આવે છે તેથી દેખીતી રીતે આ ડાયરેક્ટિવિટી D આ કોણીય સંકલનનું કાર્ય હોવું જોઈએ તેનો અર્થ છે થેટા અને ફાઈ છે તો ડાયરેક્ટિવિટી એ એક ફંક્શન છે તે થેટા અને ફાઈનું ફંક્શન છે હવે સ્પષ્ટપણે પહેલાં તમે કિરણોત્સર્ગના કોઈપણ સ્ત્રોતને જાણો છો તેનો અર્થ એ છે કે કરંટ વિતરણ જે રેડીયેટ થાય છે તેથી તે કેવી રીતે જુદા જુદા કોણીય ક્ષેત્રોમાં રેડીયેટ થઇ રહ્યું છે તેથી મારે તે શક્તિ શોધવા પડશે જે તે કોઈ ચોક્કસ કોણીય દિશામાં આપી રહી છે હવે આપણે પહેલાથી જ E અને H ક્ષેત્રો જોયા છે કે જે કિરણોત્સર્ગ ક્ષેત્રો દૂરના ક્ષેત્રમાં છે E અને H ક્ષેત્રો અને અમને પોઇન્ટિંગ વેક્ટર મળ્યો છે અને તેમાંથી જે ક્ષેત્રની ઘનતા આવી રહી છે જે તે પ્રવાહના કાટખૂણે છે શક્તિ શક્તિનો રેડિયલ પ્રવાહ છે તેથી તે પ્લાનર ક્ષેત્ર પર છે પાવર ઘનતા નિર્ધારિત છે પરંતુ હવે આપણે એ શોધવું છે કે તેનું કોણીય વિતરણ શું છે તેથી આપણે ફક્ત બીજી માત્રાને નિર્ધારિત કરવાની જરૂર છે જેને જથ્થો કહેવામાં આવે છે તે એક નવી માત્રા છે જેને કિરણોત્સર્ગની તીવ્રતા કહેવામાં આવે છે કિરણોત્સર્ગની તીવ્રતા નામ ખૂબ કહેતી નથી તે ખૂણાનું કાર્ય છે તેથી U થેટા અને ફાઈ તેનો અર્થ એ કે તે શક્તિ છે જે થીટા ફાઈ દિશામાં ફેલાય છે તેથી જો તમે મને કહો કે 10 ડિગ્રી થેટા અને 35 ડિગ્રી ફાઈમાં શું શક્તિ છે તો આ કાર્ય મૂલ્ય હું આપી શકું છું તેથી આપણે સમજવું પડશે અને અહીં તમે સમજી શકો છો કે એન્ટેના એ 3D સ્ટ્રક્ચર છે તેથી તે કોણ બનાવે છે જે એક નક્કર ખૂણો છે તેથી અમારે નક્કર ખૂણો અને અમારી પ્લાનર વિઝ્યુલાઇઝેશન વસ્તુ વચ્ચે સંબંધ હોવો જરૂરી છે તેથી જ હું ઇચ્છું છું કે તમે નક્કર ખૂણોની વિભાવના પર ફરીથી વિચાર કરો કે હું સમજી શકું છું કે હું અહીં આવીશ નક્કર કોણનો ખ્યાલ શું છે મને લાગે છે કે તમે યાદ કરશો કે રેડીઅન એટલે કે પ્લાનર ખૂણો શું છે તેથી એક રેડિયન શું છે આર્ક દ્વારા વર્તુળના કેન્દ્રમાં ખૂણો દબાવવામાં આવે છે જેની લંબાઈ વર્તુળની ત્રિજ્યા જેટલી હોય છે તે જ રીતે નક્કર ખૂણાનું એકમ છે તેથી આ ક્ષેત્રમાં નક્કર ખૂણો માની લો તેથી આ ક્ષેત્ર ખૂણો નક્કર ખૂણો ઓમેગાને વશ કરે છે તેથી આનું એકમ તમે જાણો છો તે સ્ટેરેડિયન છે સ્ટેરાડિયનની વ્યાખ્યા શું છે તેથી જો આ ત્રિજ્યા r ની એક ગોળાકાર સપાટી છે તો પછી સપાટી પર એક ક્ષેત્ર તે ખૂણોને ચોરસ કરે છે જે તે કેન્દ્ર પર વલણ આપે છે જેને એક સ્ટીરેડિયન કહેવામાં આવે છે તે વ્યાખ્યા છે તેથી તેનો અર્થ એ કે એક સપાટીનો વિસ્તાર ચોરસ એક સ્ટેરેડિયન નક્કર ખૂણોનો સમાવેશ કરે છે તેથી આખા ગોળાકાર સપાટીની આખી નજીકની સપાટી જે કેટલા વિસ્તારને વશ કરશે સરળ એકમ પદ્ધતિ તમને બતાવશે કે 4 પાઇ એ કુલ નક્કર ખૂણો છે જે બંધ સપાટી દ્વારા દબાવવામાં આવે છે એક બંધ ગોળા કેન્દ્રમાં 4 પાય સ્ટેરેડિયન વટાવે છે અને જો હવે હું બોલાવે છું કે મારી પાસે એક ગોળાકાર સપાટી છે તેના પર મારી પાસે ક્ષેત્રનો dA છે એક પ્રારંભિક ક્ષેત્રનો dA તો ચાલો આને કેન્દ્ર કહેવામાં આવે છે તેથી તે કેટલો ખૂણો છે તે નક્કર ખૂણો છે જે તે કેન્દ્રમાં મૂકી રહ્યું છે તે d ઓમેગા છે તો આ બંને વચ્ચે શું સંબંધ છે તે માટે હું તમને યાદ કરાવીશ કે ગોળાકાર સમન્વયમાં dA નું મૂલ્ય શું છે તે છે તે r સ્ક્વેર સાઈન થેટા d થેટા d ફાઈ છે તેથી હું લખી શકું છું કે dA વિસ્તાર d ઓમેગાના ખૂણાને વશ કરે છે અથવા હું પ્રારંભ કરી શકું છું કે r સ્ક્વેર ક્ષેત્ર એક સ્ટેરેડિયનના ખૂણાને વશ કરે છે તેથી dA વિસ્તાર કેટલો ખૂણો કરે છે આ dA બાય r સ્ક્વેર છે અને તે d ઓમેગા સિવાય કંઈ નથી તેથી અહીંથી d ઓમેગાની કિંમત શું છે તે આવે છે તે ફક્ત સાઈન થેટા d થેટા d ફાઈ છે તેથી d ઓમેગા આમાં પણ છે એક વિસ્તાર dA એલિમેન્ટલ એરિયા dA કેન્દ્રમાં એક એલિમેન્ટલ સોલિડ ખૂણો d ઓમેગા રજૂ કરશે અને તેમનો સંબંધ d ઓમેગા બરાબર છે આ પણ dA બાય r સ્ક્વેર છે આટલું મને જોઈએ છે તો પછી આપણે કોઈપણ સામાન્ય એન્ટેનાના ડાયરેક્ટિવિટીના ખ્યાલ પર આવીએ તેથી ડાયરેક્ટિવિટી ફંક્શનને વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે પહેલાં મારે પહેલાથી જ આવશ્યકતા છે તેથી આ ડાયરેક્ટિવિટી ફંક્શન શું છે તેથી હું ઇચ્છું છું કે થેટા ફાઇ દિશા પરના રેડિયેશનની તીવ્રતા શું છે તેથી હું કહી શકું છું કિરણોત્સર્ગ એ શું છે તેનાથી વિભાજિત થાય છે જો કોણીય પ્રકૃતિને બદલે મારી પાસે એક એન્ટેના હતું જે કાલ્પનિક એન્ટેના હતું કારણ કે કોઈ એન્ટેના તે કરી શકતું નથી એક કાલ્પનિક એન્ટેના જે બધી દિશામાં સમાન રૂપે ફેલાય છે તો પછી હું તે લઈ શકું સમાનરૂપે તે બધાને ફેલાવતા હોય છે કે મને આના કિરણોત્સર્ગની તીવ્રતા મળી રહી છે તેથી કિરણોત્સર્ગની તીવ્રતા એ એકમ ઘન ખૂણો દીઠ વિકસિત શક્તિ છે અને પહેલેથી જ આપણે જાણીએ છીએ કે Pr એ એન્ટેના દ્વારા ફેલાયેલી કુલ શક્તિ છે હવે U થેટા ફાઈ છે જેને હું તરત જ કહી શકું તે મૂળભૂત રીતે દરેક નક્કર ખૂણા પર d Pr બાય d ઓમેગા છે તે કિરણોત્સર્ગની તીવ્રતા છે હવે આપણે તેના અભિવ્યક્તિને જાણતા નથી પરંતુ આપણે પહેલેથી જ જાણીએ છીએ કે આ આપણે d Pr તરીકે લખી શકીએ છીએ આપણે d ઓમેગાનું આ મૂલ્ય પહેલાથી જ dA બાય r સ્ક્વેર છે તેથી આ r સ્ક્વેર d Pr બાય dA સિવાય કંઈ નથી તો શું સંબંધ છે આ કિરણોત્સર્ગની તીવ્રતા r સ્ક્વેર ગુણ્યા d Pr બાય dA છે જેનો અર્થ થાય છે કે સપાટીના ક્ષેત્રફળ પ્રમાણે તે કેવી રીતે બદલાતું હોય છે અને આ ખરેખર નક્કર ખૂણો સાથેનો તફાવત છે તો આ નક્કર ખૂણો બદલાય છે અને આ પાવર કેવી રીતે અલગ અલગ છે તે સપાટીના ક્ષેત્ર પર છે અને આપણે હવે કહી શકીએ કે d Pr બાય d ઓમેગા શું છે હવે આપણે તેનું મૂલ્યાંકન કેવી રીતે કરીશું તેથી આપણે જાણીએ છીએ કે d Pr બાય dA શું છે તે કંઈ નથી પરંતુ આપણી પહેલેથી જ તે શક્તિની તીવ્રતા યુનિટ ક્ષેત્રે વીજળી સિવાય કંઈ નથી તો આ આપણા Saverage વેક્ટર જેવું જ છે તેથી આપણે પહેલાથી જ Saverage વેક્ટર શોધી લીધું છે સ્પષ્ટતા માટે Saverage વેક્ટર શું હતું હું r સ્ક્વેર લખી રહ્યો છું પછી તે અડધા વાસ્તવિક બીજું કંઈ નહીં રેડિયલ દિશામાં આ કેટલું ચાલે છે હવે તમે જુઓ કે અમે શું કરીશું અમે નિર્દેશનની વ્યાખ્યા આપીશું ડાયરેક્ટિવિટી એટલે શું ડાયરેક્ટિવિટી ફંક્શન મૂળરૂપે છે આ U થેટા ફાઈ છે તેનો અર્થ એ કે થેટા ફાઇ દિશામાં કિરણોત્સર્ગની તીવ્રતા સરેરાશ એન્ટેના અથવા સર્વવ્યાપક એન્ટેનાની રેડિયેશન તીવ્રતા દ્વારા વિભાજિત થાય છે જે બધી દિશામાં સમાન રૂપે ફેલાય છે હવે કોઈપણ એન્ટેના જે સમાનરૂપે ફેલાય છે તેનો અર્થ સમાનરૂપે 4 પાઇ ખૂણો ઘન ખૂણો હોય છે તે કેટલી શક્તિ ફરે છે તે ફક્ત Pr બાય 4 પાઈ છે કારણ કે કુલ નક્કર ખૂણો 4 પાઇ છે તેથી જો અહીં કંઈપણ સમાનરૂપે ફેલાય છે તો આ આ હશે તેથી આપણે પહેલેથી જ જોયું છે કે U થેટા ફાઈ એ r સ્ક્વેર Saverage છે તો આ Pr દ્વારા વહેંચાયેલું છે અને આ 4 પાઇ અહીં જાય છે તેથી આ અભિવ્યક્તિ છે તેથી 4 પાઇ r સ્ક્વેર Saverage દેખીતી રીતે આ Saverage ની તીવ્રતા લેવી પડશે કારણ કે Saverage વેક્ટર છે તો Saverage વેક્ટર માટે પણ આપણે પાવર રેશિયો લઈ રહ્યા છીએ પાવર એ સ્કેલર જથ્થો છે તેથી આપણે તીવ્રતા લેવાની જરૂર છે તો ડાયરેક્ટિવિટી આ છે તેથી જુદી જુદી દિશામાં હું ગણતરી કરી શકું છું કે પાવર ડેન્સિટી શું છે આ આપણી પાવર ડેન્સિટી S એવરેજ નથી જો તમને યાદ હોય કે અમે તેને બોલાવતો હતો સમય સરેરાશ આ સમયની સરેરાશ શક્તિ ઘનતા સિવાય કંઈ નથી તેથી આ એક એવો વિચાર આપે છે કે આ નક્કર ખૂણા પર મારા એન્ટેનાને ઓમ્ની સાથે કેવી રીતે સરખાવવામાં આવે છે જો તે ઓમ્ની હોત જો મારું એન્ટેના ડાયરેક્ટિવ પર્ફોર્મન્સ ઓમ્ની જેવું જ છે તો તે ચોક્કસ ખૂણોમાં આ d થેટા ફાઈ 1 હશે જો તે 1 કરતા વધારે છે તો હું ફક્ત એટલું જ કહી શકશે કે મારી પાસે વધુ સારું એન્ટેના નિર્દેશન છે તેથી આ કોઈપણ એન્ટેના માટે સામાન્ય છે તેથી કોઈપણ એન્ટેના માટે આપણે તે શોધી શકીએ પરંતુ કરંટ એલિમેન્ટ માટે ચાલો આપણે આ શોધીએ પહેલેથી જ કરંટ એલિમેન્ટ માટે આ બે વસ્તુઓ માટે આપણે જાણીએ છીએ કે આપણે પહેલેથી જ વીજળીની કુલ વીજળીની ગણતરી કરી છે આપણે પહેલાથી જ પાવર ડેન્સિટી વેક્ટર શોધ્યું છે તેથી આપણે આ અભિવ્યક્તિ જાણીએ છીએ તેથી આપણે કરંટ એલિમેન્ટની ડાયરેક્ટિવિટી સરળતાથી શોધી શકીએ છીએ તેથી હાલનું એલિમેન્ટ જે આપણે પહેલેથી જ શોધી લીધું છે જો તમે તમારી નોંધો જોશો કે અમારી S av એ એટા નોટ બાય 8 dl બાય લેમ્બડા નોટ સ્ક્વેર સાઈન સ્ક્વેર થેટા બાય r સ્ક્વેર છે પછી તે ખરેખર ar નિર્દેશિત હતી વાસ્તવિક અભિવ્યક્તિમાં તેથી જ્યારે હું તીવ્રતા લઈ રહ્યો છું તેથી હું તેને ત્યાં Pr મૂકી શકું છું આપણે જોયું છે કે અમારું Pr શું હતું Pr એ 2 પાઈ એટા નોટ બાય 3 dl બાય લેમ્બડા નોટ સ્ક્વેર I સ્ક્વેર બાય 2 છે હવે જો તમે તે મૂકી દો તમને તે ડાયરેક્ટિવિટી ફંક્શન મળશે તેનો અર્થ એ કે 4 પાઇ r સ્ક્વેર ગુણ્યા Sav બાય Pr છે જે 1 5 સાઈન સ્ક્વેર થેટા હશે તેથી તે કહે છે કે તમે કોઈ પણ ખૂણો આપો છો તો માની લો 30 ડિગ્રી થેટા 30 ડિગ્રી છે તેથી સાઈન થેટા અડધા છે તેથી એક ચોથો તેનો અર્થ 0 25 છે તેથી તમે શોધી શકો છો કે તે 1 5 બાય 0 તેથી તે 150 દ્વારા 25 છે જે 6 છે જેમ કે તમે તે કિંમતો મેળવી શકો છો તેથી તમે મેળવી શકો તે મહત્તમ મૂલ્ય કેટલું છે સ્વાભાવિક છે કે જ્યારે સાઈન થેટા 1 છે તેથી 1 5 હશે તેથી મહત્તમ ડાયરેક્ટિવિટી સામાન્ય રીતે ડાયરેક્ટિવિટી ફંક્શનને બદલે ઘણી વાર ફક્ત D કહેવામાં આવે છે ઈમ્પલીસીટ વસ્તુ તે છે કે D થેટા ફાઈ એ મહત્તમ મૂલ્ય છે તેથી આ કિસ્સામાં આ મહત્તમ મૂલ્ય 1 5 છે તેથી કરંટ એલિમેન્ટની મહત્તમ દિશા નિર્દેશન ખૂબ સારી નથી પરંતુ તે સર્વશક્તિમાન નથી આપણે જોયું છે કે તે શક્તિને વ્યાપક બાજુની દિશામાં કેન્દ્રિત કરે છે તો ઓમ્ની કરતાં કેટલું વધારે 5 ગણો ઓમ્ની છે અને કહ્યું હતું કે થેટા એ પાઈ બાય 2 ની બરાબર છે તેથી મહત્તમ ડાયરેક્ટિવિટી ઘણીવાર સરળ ડાયરેક્ટિવિટી તરીકે ઓળખાય છે તેથી તેમાંથી તમે શોધી શકો છો કે તમારા નિર્દેશિતમાં તે એન્ટેના સારી છે કે ખરાબ અને અહીં આપણે કહેવા માંગીએ છીએ કે આઇસોટ્રોપિક રેડિયેટર શું છે તે એક કાલ્પનિક એન્ટેના છે જે બધી દિશાઓમાં એકસરખું ફરે છે અને સામાન્ય રીતે સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાય છે હવે સંબંધિત જથ્થો જે એન્ટેનાનો બીજો પરિમાણ છે જેને ગેઇન કહેવામાં આવે છે હવે ગેઇન એ પણ એક કોણીય કાર્ય છે તેથી આપણે શોધી શકીએ છીએ કે આપણને કેટલો ફાયદો થાય છે તેથી તે સમાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે કે કિરણોત્સર્ગની તીવ્રતા શું છે પરંતુ માત્ર વસ્તુ તે છે કે તે અલગ છે કારણ કે નિર્દેશનમાં તમે શોધી શકતા નથી કે તે ખરેખર ફેલાય છે કે નહીં તમે કંઈપણ જુઓ કોઈપણ અક્ષમ એન્ટેના પણ ફેલાય છે તેથી માની લો કે મારી પાસે એન્ટેના નથી મારી પાસે ખરેખર પાવર શોષક છે પરંતુ મારી પાસે પણ પાવર ડિસ્ટ્રિબ્યુશન છે કારણ કે કેટલીક શક્તિ હંમેશાં કોઈપણ ધાતુની રચનાથી ફેલાયેલી રહેશે તેથી તેમાં કેટલાક નિર્દેશી સ્વભાવ હશે તેથી તેની કિરણોત્સર્ગની પેટર્ન જોઈને અને તેના ડાયરેક્ટિવિટીને જોઈને હું નિષ્કર્ષ પર આવી શકું છું કે નહીં તે સારું એન્ટેના છે તેની ડાયરેક્ટિવિટી છે પરંતુ ગેઇન ખરેખર શોધી નથી તેથી જ ડાયરેક્ટિવિટીઝથી વિપરીત ગેઇનનો સંપ્રદાયો છે તેથી ગેઇન એ છે કે આપણે ગેઇનને તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી ગેઇન ફંક્શન એ થેટા ગુણ્યા ફાઈ ભાગ્યા ઇનપુટ પાવર ભાગ્યા ૪ પાઈ છે તેથી અહીં ઇનપુટ પાવર છે તે કિરણોત્સર્ગની કુલ શક્તિ હતી અહીં કુલ શક્તિને બદલે જે પણ શક્તિ આપવામાં આવી છે તેથી દેખીતી રીતે એન્ટેનામાં કેટલાક નુકસાન થશે તે ઓહ્મિક નુકસાનમાં હશે તે ઇમ્પેડંસ મિસમેચ લોસ હોઈ શકે છે તે ધ્રુવીકરણ મિસમેચ લોસ હોઈ શકે છે તેથી તે નુકસાન પછી જે બાકી છે તે ભલે તે આ ગેઇન ફંક્શનમાંથી આવશે તે ફેલાવવા માટે સક્ષમ છે કે નહીં તેથી અમે આની ચર્ચા કરીશું કારણ કે આ તે લાવશે કે જો તમે બે અભિવ્યક્તિઓ પર નજર નાખો તો ખરેખર ફાયદો અને દિગ્દર્શન વચ્ચેનો સંબંધ એ છે કે તમે જુઓ છો કે અહીં પરિવર્તન થઈ રહ્યું છે અહીં નિર્દેશનના કિસ્સામાં આપણે સંપૂર્ણ શક્તિ વિકૃત લખેલી છે અહીં આપણે સ્વીકૃત ઇનપુટ પાવર લખી રહ્યા છીએ તેથી જો આ એન્ટેના છે તો ઇનપુટ શક્તિ Pi છે અને તે આઉટપુટ એ રેડિએટ પાવર Pr છે તેથી મૂળભૂત રીતે Pr તે શું છે તે એટા ગુણ્યા Pi છે આ એટા એક સ્થિર છે તે હંમેશાં 1 થી ઓછું હોય છે તે 0 થી 1 ની વચ્ચે આવેલું છે કારણ કે એન્ટેના એ એક નિષ્ક્રિય ઉપકરણ છે તે શક્તિ ઉત્પન્ન કરી શકતો નથી તેથી આ અને તે એક સાથે મૂંઝવણમાં નથી તેથી આપણે તેને એટા r લખીએ છીએજેથી મૂંઝવણમાં ન થાય જો આંતરિક અવરોધ તે કિરણોત્સર્ગ કાર્યક્ષમતા છે આને રેડિયેશન કાર્યક્ષમતા કહેવામાં આવે છે તેથી હું જે પણ ઇનપુટ પાવર આપી રહ્યો છું જો રેડિયેશન કાર્યક્ષમતા નોંધપાત્ર હોય તો હું જાણું છું કે પાવર પણ રેડિયેટ થઈ રહ્યો છે કારણ કે હું ઇનપુટ પાવર આપી રહ્યો છું જો તે વસ્તુનું શોષક પ્રકાર છે તો કિરણોત્સર્ગની તીવ્રતા ખૂબ ઓછી હશે પરંતુ માઇક્રોવેવ એન્ટેના માટે કિરણોત્સર્ગની તીવ્રતા 70 ટકા 80 ટકા 90 ટકા હોવી જોઈએ આપણે તે પણ 99 હતી કારણ કે ઓહમિક નુકસાન ખૂબ ઓછું છે જો તમારી પાસે સારો વાહક છે તો ઓહમિક નુકસાન ખૂબ ઓછું છે તેથી ત્યાં મુખ્ય નુકસાન તે છે ત્યાં ઇમ્પેડંસ મિસમેચ અથવા ધ્રુવીકરણ મિસમેચ થાય છે અથવા નજીકના ક્ષેત્રમાં ઊર્જાનો સંગ્રહ હોઈ શકે છે તેથી વિકિરણ થતું નથી વગેરે તેથી તે ગેઇન તમને ઘણી વધુ માહિતી આપે છે નિર્દેશાત્મક પ્રકૃતિ સિવાય તે એમ પણ કહે છે કે એન્ટેનાની રેડિયેશન કાર્યક્ષમતા શું છે તેથી દેખીતી રીતે આ કૃપા કરીને યાદ રાખો કે આ કોઈ ધ્રુવીકરણને નુકસાનને પાત્ર છે જો તે ત્યાં છે ફક્ત તે નુકસાનના પરિબળો છે કોઈ મિસમેચ એટલે ઇમ્પેડંસ મિસમેચ લોસ તમે જાણો છો મિસમેચ તે ત્યાં છે જો ઇમ્પેડંસ મિસમેચ છે તો ત્યાં પ્રતિબિંબિત શક્તિ હશે તેથી કે તમે ધ્યાનમાં લેશો જો ધ્રુવીકરણ બદલાય છે તો પછી ધ્રુવીકરણ લોસ થશે તેથી તમે તે નુકસાન લો છો આ આ સૂત્ર માન્ય છે જો તમારી પાસે આ બધા નુકસાન ન હોય તો આ સંબંધ છે તેથી ફરીથી તમે રેડિયેશન પેટર્નથી શોધી શકશો કે તમે શોધી શકો છો અથવા જો તમે કોઈ કહેતા કિરણોત્સર્ગની તીવ્રતાના અભિવ્યક્તિઓ મેળવો છો તો આ કિરણોત્સર્ગની તીવ્રતા છે આ ઇનપુટ પાવર છે જે તમે જાણો છો તેથી તમે ગેઇન ફંક્શન શોધી શકો છો કેટલાક અન્ય કેટલાક પરિમાણો છે જેથી તે જોશે કે અસરકારક આઇસોટ્રોપિક રેડિએટ પાવર છે પછી એન્ટેનાની અવરોધ એન્ટેનાના અસરકારક ક્ષેત્રમાં આ બધી અન્ય માત્રા છે તે પછીના વર્ગમાં જોઈશુ